હવે પછી ની ચર્ચા ના વિષય કોણીય માપનમાં આપનું સ્વાગત છે એન્જિન્યરિંગમાં જો આપણે કોઈ સીધી રેખા દોરવાનું અને આર્કચાપ દોરવાનું જાણતા હોઇએ બરાબર તો પછી આપણે કોઈ પણ જટિલ ભૂમિતિ ને લીટીઓ અને આર્કચાપમાં વહેંચી શકીએ તેથી જો હું આ દોરવાનું જાણું છું તો પછી હું મોટા પ્રમાણમાં કહી શકું છું કે હું કોઈ પણ જટિલ રચનાઓ દોરી શકું છું સમાન સામ્યતામાં જો તમે તેને માપવા માટે લેશો જો હું કોઈ સીધી રેખાને માપવાનું જાણું છું અને જો હું કોણ અને ત્રિજ્યા ની દ્રષ્ટિએ કોઈ ચાપ માપવા માટે સક્ષમ છું તો પછી હું મને આપેલી કોઈ પણ જટિલ ભૂમિતિ ને માપી શકું છું તેથી અલબત્ત તમારે તમારો સેટઅપ બનાવવો પડશે જેમ કે તમે કોણીયને માપવાનો પ્રયત્ન કરો તેથી કોણીય માપમાં અહીં આપણે બે ઘટકો વચ્ચે અથવા બે લીટીઓ વચ્ચેના ખૂણા તરફ વધુ કેન્દ્રિત છીએ જે કોણ દર્શાવવાનો છે તેનો ઉપયોગ ગિયર્સમાં થઈ શકે છે તેનો ઉપયોગ થ્રેડોમાં થઇ શકે છે થ્રેડ પ્રોફાઇલ માપમાં થઈ શકે છે તેનો ઉપયોગ જીગ્સ માટે પણ થઈ શકે છે બરાબર અને તે જીબ્સ માટે પણ વાપરી શકાય છે બરાબર તેથી અહીં કેટલીક જગ્યાઓ છે જ્યાં આ કોણીય માપ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે જો તમે કોણીય માપનને જોશો તો ત્યાં અમુક સાધનો છે જેને આપણે ભેગા કરીશું આપણે જઇશુ આપણે તેને વિગતવાર જોઇશું તમે અહીં એક સ્કેલ જોઈ શકો છો બરાબર આર્કચાપ કે જ્યાં એક સપાટ પ્લેટ અથવા સપાટ આધાર છે આ સમગ્ર સાધન માટેનો સંદર્ભ છે આ સંદર્ભ બીજા સંદર્ભની સામે જોડાયેલ જોઈએ જે યોગ્ય હોય તો જ તમે ખૂણા માપવાનો પ્રારંભ કરી શકો છો જો સંદર્ભ સપાટી આપેલા પ્રમાણભૂત સંદર્ભના સંદર્ભ સાથે જોડાયેલ ન હોય તો પછી આ સાધનો ભૂલ આપવાનો પ્રયાસ કરશે કારણ કે તે સંબંધિત માપદંડ છે જે તે લે છે ધારો કે જો બંને સંદર્ભ પ્લેન વચ્ચે કોઈ ભૂલ આવી છે તો તે કોણ તમારા પરિણામમાં પણ ઉમેરાઇ જશે તમે જે જુઓ તે તેથી આ વિષય માં આપણે પ્રથમ પરિચય જોવાની કોશિશ કરીશું પછી આપણે પ્રોટેકટરો જોવાનો પ્રયત્ન કરીશું જેનો આપણે શાળાયુગથી જ ઉપયોગ કર્યો હતો આ હજી પણ વપરાય છે પછી આપણે યુનિવર્સલ બેવલ પ્રોટ્રેક્ટર જોશું પછી સાઇન બાર સાઈન સેન્ટર નમેલી સપાટીનું માપન સ્પિરિટ લેવલ જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે ક્લીનોમિટર અને છેલ્લે ઓટોક્લીનોમિટર આપણે તેનો ઉપયોગ કરીશું ઓટોક્લીનોમિટરર્સનો ઉપયોગ ચોક્કસ ખૂણાઓને માપવા માટે થાય છે જે સપાટ સપાટી પર છે બરાબર જે સમયે હું કોણ જાણું છું તમે તેને ડિગ્રીમાં રૂપાંતરિત કરી શકો છો અંતરમાં રૂપાંતરિત કરી શકો છો તમે માઇક્રોન્સમાં રૂપાંતરિત કરી શકો છો અને તમે પરિણામોને નોંધી શકો છો એક કોણની પ્રમાણભૂતતા જે વર્તુળના સંબંધ સાથે તારવવામા આવ્યું છે તે માનવ સર્જિત નથી પરંતુ પ્રકૃતિમાં તેનું અસ્તિત્વ છે કોઈ તેને ડિગ્રી અથવા રેડિયન્સ કહી શકે છે આ એકમો હશે મેટ્રોલોજીમાં જુઓ આપણે શું કરીએ છીએ તે છે તે માપવાનું એક વિજ્ઞાન છે અહીં આપણે શું કરીએ છીએ આપણે મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીશું અને પછી આપણે એકમો બનાવવાનો પ્રયત્ન કરીશું આ એકમો ખૂબ મહત્વપૂર્ણ છે બરાબર તે માઇક્રોનમાં હોઈ શકે છે તે રેડિયન્સમાં હોઈ શકે છે હવે એકવાર તે રેડિઅન્સમાં આવે પછી તમે પાછા માપી શકો છો અને તેને માઇક્રોનમાં રેખીય સ્કેલમાં મેળવી શકો છો અને આ તે પરિમાણ છે જે આપવામાં આવ્યું છે તે દસ માઇક્રોન દસ ડિગ્રી આપેલ છે જ્યારે આપણે રેખીય માપન તરફ ધ્યાન આપવાનું શરૂ કરીએ ત્યારે આપણે તેની નોંઘ રાખવા માટે માઇક્રોન મિલીમીટર મીટર બધાનો ઉપયોગ કરીશું જ્યારે આપણે કોણ માપવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે હંમેશાં તેને ડિગ્રી અને રેડિયન્સમાં નોંધ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ જો આપણે આ પરિમાણ લેવા માંગતા હોઇએ તો તેને રેખીય સ્કેલમાં રૂપાંતરિત કરો તો આપણે એકમને ડિગ્રીથી માઇક્રોન અથવા મિલીમીટરમાં ફેરવવાનો પ્રયાસ કરીએ બરાબર કોઈ તેને ડિગ્રી અથવા રેડીઅન્સ તરીકે કહી શકે છે પરંતુ હકીકત એ છે કે તેનો કોઈ વર્તુળ સાથે સીધો સંબંધ છે જે તેમની બંન્નેમાંથી એક ધાર સાથે ફરતી લીટીનું આવરણ છે ખૂણો એ બે રેખાઓ વચ્ચેના પ્રારંભ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે એક બિંદુએ મળે છે તેથી જો બે લાઇનો જો વ્યાખ્યા યોગ્ય રીતે થતી નથી તો બે લીટીઓ વચ્ચેનો પ્રારંભ જો તે ક્યારેય ન મળે તો તમને ક્યારેય કોઈ ખૂણો મળશે નહીં તેથી જ્યારે આપણે કોઈ ખૂણો માપવા માંગીએ છીએ ત્યારે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે કે જે એક બિંદુએ મળે છે કેટલીકવાર કોણીય માપનનો પ્રાથમિક ઉદ્દેશ એ ખૂણાને માપવાનું નથી પરંતુ મશીનના ભાગની ગોઠવણીનું મૂલ્યાંકન કરવાનો છે ઘણી વખત જ્યારે આ ભાગોમાંથી ઘણા બધા એક સાથે એકઠા થઈને નાનો ભાગ અથવા સંપૂર્ણ ઉત્પાદનની રચના કરે છે ત્યારે કોણ માપન ખૂબ મહત્વનું છે કોણ માપન ગોઠવણીની ભૂલ માટે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે સ્પિન્ડલ રન આઉટ બરાબર જ્યારે સ્પિન્ડલ રન આઉટ હોય છે અથવા વર્કપીસ રન આઉટ હોય છે તો આ બધી વસ્તુઓ સરળતાથી શોધી શકાય છે સરળ સ્કેલ કરેલા સાધનો થી લઈને જટિલ પ્રકારનાં ઉપકરણોની વિશાળ શ્રેણી છે જે કોણને માપવા માટે લેસર ઇન્ટરફેરોમીટર તકનીકોનો ઉપયોગ કરે છે આપણે જોઇશુ કે વર્નિઅર પ્રોટ્રેક્ટર તેમને આપેલ વર્ક પીસ સામે ચોક્કસ સ્થાન આપવા અને વાંચનને લોક કરવા માટે યાંત્રિક આધાર અથવા સરળ મિકેનિઝમ પૂરી પાડતુ સાધન છે તેથી આ બધા વર્નીઅર કેલિપર્સમાં આ બધી વસ્તુઓમાં હંમેશાં એક લોકીંગ નટ અથવા લોકીંગ સ્ક્રુ હશે જે આપણે એક ખૂણા પર રાખીએ છીએ અને પછી આપણે તેને લોક કરીશું અને પછી આપણે તેને વર્ક પીસથી ખેંચી લઈશું અને પછી જુઓ માપન શું છે સ્પીરીટ લેવલનો પણ સાર્વત્રિક ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે તમારી પાસે ખૂબ મોટી સરફેસ પ્લેટ છે અને જો તમે સરફેસ પ્લેટનું વિચલન શું છે તે માપવા માંગતા હો તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ આપણે મેટ્રીક્સની રચના કરવા કેટલાક બિંદુઓ પર જુદા પાડવાનો પ્રયાસ કરીએ છીએ અને વિવિધતા શોધવા માટે પ્રયાસ કરો અથવા આપણે શું કરીએ છીએ આપણે સ્પીરીટ લેવલનો ઉપયોગ કરીએ છીએ તેને ઘણા સ્થળોએ રાખીશું અને જુઓ કે કેન્દ્રથી બંને બાજુ તરફના વળાંકનો કોણ શું છે ત્યાંથી આપણે શોધવાનો પ્રયત્ન કરશુ આપણને કોણનું માપ મળશે આ કોણ થી આપણે રેખીય ભૂલ અથવા ડિસ્પ્લેસમેન્ટ શું છે તે શોધવાનો પ્રયાસ કરીએ બરાબર વિવિધ એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં બીમ અને કોલમ જેવા માળખાકીય સભ્યોને ગોઠવવા માટે સ્પિરિટ લેવલનો સાર્વત્રિક ઉપયોગ થાય છે મોટા ભાગના ચણતર કામમાં સપાટી સપાટ છે કે નહી તે જોવા માટે સ્પિરિટ લેવલનો ઉપયોગ થાય છે પરંપરાગત અથવા ઇલેક્ટ્રોનિક ક્લીનોમિટરએ એવા સાધનો છે જે સ્પિરિટ લેવલના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે પરંતુ ખૂબ જ સારા રિઝોલ્યુશન સાથે અંતે ક્લીનોમિટર અને એંગલ ડેકોર્સ જે સાધનોનાં કુટુંબ સાથે સંકળાયેલ છે તે ઓપ્ટિકલ ટૂલ્સનો સંદર્ભ આપે છે જેનો ઉપયોગ કોણીય માપ માટે થાય છે આ એક સરળ પ્રોટ્રેક્ટર છે આપણે જ્યાં તેને કેન્દ્રમાં નિશ્ચિત કરીએ છીએ શાળાના દિવસોમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે કેન્દ્રમાં નિશ્ચિત કરીએ છીએ અને આપણી પાસે 0 થી 180 સુધીનો કોણ છે તમારી પાસે 0 થી 180 હોઈ શકે છે અથવા જે 360 ડિગ્રી સુધી ચાલુ રાખી શકે છે ઓછામાં ઓછી ગણતરી 1 ડિગ્રી હોઈ શકે છે જો તે મોટો વ્યાસનો પ્રોટ્રેક્ટર હોય તો તમારી પાસે અડધા મિલીમીટર અડધી ડિગ્રીની નજીક પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે સાધનની સપાટી પદાર્થની સપાટી સાથે સમાંતર હોવી જોઈએ તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઇન્સ્ટ્રુમેન્ટની સપાટી જ્યાં પણ વિસ્થાપિત થાય છે તે પદાર્થની સપાટીની સમાંતર હોવી જોઈએ અને પ્રોટ્રેક્ટરની સંદર્ભ લાઇન એંગલની સંદર્ભ લાઇન સાથે સંપૂર્ણ રીતે સુસંગત હોવી જોઈએ તેથી આ ખૂબ જ માન્ય બિંદુ છે સાધનની સપાટી પદાર્થની સપાટીની સમાંતર હોવી જોઈએ મુદ્દા નંબર 1 અને પ્રોટેક્ટરની સંદર્ભ લાઇન એ એંગલની સંદર્ભ લાઇન સાથે સંપૂર્ણ રીતે એકરૂપ થવી જોઈએ બરાબર સરળ પ્રોટ્રેક્ટર પાસે ઘણી મર્યાદાઓ હોય છે જેનો ઉપયોગ કરતી વખતે આપણે બધા જાણીએ છીએ જો કે તેને ખૂબ સર્વતોમુખી બનાવવા માટે કેટલાક વધારાઓ અથવા સરળ પદ્ધતિઓ જે મુખ્ય સ્કેલ અથવા વર્નીઅર સ્કેલ ધરાવે છે સાથે રોટેટેબલ બ્લેડનો ઉપયોગ કરી શકાય છે તેથી અહીં શું થાય છે તમારી પાસે ફક્ત એક જ છે તમે સામાન્ય રીતે જો તમે કોઈ પ્રોટેક્ટર જોશો તો આપણે શું કરીએ છીએ અમે કાગળના ટુકડા પર કોઈ બિંદુનો સંદર્ભ બનાવીએ છીએ પ્રોટેક્ટરના ડોટને ત્યાં ખસેડો આ બંને સંદર્ભોને સંલગ્ન કરો અને દોરો ધારો કે જો હું આ પ્રોટ્રેક્ટરની ટોચ પર દોરવા માંગતો હોઉં તો હું એક ટેનજન્ટ સ્પર્શ રેખા દોરવા માંગું છું પછી આની ટોચ પર એક સ્કેલ મૂકવું અશક્ય હશે કારણ કે તે ત્રિજ્યા છે અને ટેનજન્ટસ્પર્શ રેખા એક સ્કેલ છે તેથી લાઇન માટે આર્કચાપ સાથે સંપર્કમાં રહેવું ખૂબ મુશ્કેલ રહેશે તેથી તમને ફક્ત એક બિંદુ મળશે તેથી આ માટે ટેનજન્ટસ્પર્શ રેખા દોરવો ખૂબ મુશ્કેલ છે તેથી આવી મર્યાદાઓમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરીએ છીએ મુખ્ય સ્કેલ જોડીએ છીએ આપણે વર્નીઅર સ્કેલ અને રોટરી બ્લેડ જોડીએ છીએ જેથી તમે તેનો ઉપયોગ બહુમુખી ઉપયોગિતાઓ માટે કરી શકો ત્યાં બે પ્રકારના પ્રોટ્રેક્ટર છે જે અદ્યતન છે જેનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે એક ને યુનિવર્સલ બેવલ પ્રોટ્રેક્ટર કહેવામાં આવે છે બીજો એક ઓપ્ટિકલ બેવલ પ્રોટ્રેક્ટર છે તેથી યુનિવર્સલ બેવલ પ્રોટ્રેક્ટર એ અમારા કોમ્બિનેશન સેટ કરતાં અલગ છે કોમ્બિનેશન સેટ અલગ અને આ અલગ છે તેથી આ બંને અલગ છે કૃપા કરીને કન્ફ્યુઝ ન થાઓ યુનિવર્સલ બેવલ પ્રોટ્રેક્ટર આ જે દેખાય છે તે યુનિવર્સલ બેવલ પ્રોટ્રેક્ટર છે તેથી તમારી પાસે બ્લેડ હશે બરાબર તેથી આ બ્લેડમાં સ્લોટ હશે બરાબર તેથી અહીં જો તમે જુઓ કે ત્યાં એક સ્લોટ છે ત્યાં એક એન્ડ મિલ છે જે બનાવવામાં આવી છે તેથી આ એક કોણ 60 ડિગ્રી પર છે અને અહીં તે કોઈ અન્ય ખૂણાને છેદે છે જે તે 45 ડિગ્રી છે તેથી આ સંદર્ભનો ઉપયોગ કરવા માટે પણ વાપરી શકાય છે પછી આ બ્લેડ માં તમે એક ફાઇન એડજસ્ટમેન્ટ નોબ જોશો જે પ્રોટ્રેક્ટર છે જે સ્લાઇડ કરે છે જેના દ્વારા સ્લાઇડ થઈ શકે છે તેથી પ્રોટ્રેક્ટરને બ્લેડ ક્લેમ્પર દ્વારા બ્લેડ પર લગાડવામાં આવે છે અને આને તે રીતે લગાડવામાં આવે છે કે જેથી તમે ખાતરી કરો કે આ રેખા તે માપવાના પદાર્થને સમાંતર છે અથવા સંયોગમાં છે તેથી પછી તમારી પાસે એક પ્રોટ્રેક્ટર હશે જે નીચે છે અહીં એક મેગ્નિફાઇંગ લેન્સ છે કારણ કે વાંચન સ્પષ્ટ છે તે બતાવવા માટે તેથી અહીં તમે એક લેન્સ જુઓ છો જે જોડાયેલ છે અને અહીં તમે એક ફાઇન નોબ જુઓ છો જે ત્યાં છે જેનો ઉપયોગ સહેજ ઉપર અને નીચે ડાયલ કરવા માટે થાય છે અને તમને ડેટા મળે છે તેથી અહીં એક સંદર્ભ પ્લેન છે તમે આ સંદર્ભ પ્લેનના સંદર્ભમાં સંપૂર્ણ સ્કેલ મૂકી શકો છો જો તમે ઇચ્છો તો તમે અહીં પદાર્થ પણ મૂકી શકો છો જે ફરીથી એક મહત્વપૂર્ણ એંગલ જોડાણ છે આ 90 ડિગ્રી પર છે અને આ 30 ડિગ્રી પર છે તેથી તમે અહીં જોઈ શકો છો આ એંગલ છે જેનો ઉપયોગ વર્ક પીસ મૂકવા અથવા વર્ક પીસને ડાયલ કરવા અને તેને સપાટ બનાવવા માટે થાય છે અને પછી તેને મૂકો પછી રીડિંગને માપવા માટે પ્રોટ્રેક્ટરને ફેરવો આપણે આનો ઉપયોગ સંદર્ભ સપાટી તરીકે કરી શકીએ તેથી તે એક એંગલ માપવાનું સાધન છે જે 5'ની અંદર કોણ માપવા માટે સક્ષમ છે પ્રોટ્રેક્ટર ડાયલ આધારના ગોળાકાર આડછેદ પર માઉન્ટ થયેલ છે પ્રોટ્રેક્ટર ડાયલનું માપાંકન દસ ડીગ્રીમાં થયેલું છે તેથી વર્નીઅર સ્લાઇડ બ્લેડને ડાયલમાં ફીટ કરવામાં આવે છે જે બેઝ સાથે ખૂણો સેટ કરવા માટે બંને દિશાઓમાં વિસ્તૃત થઈ શકે છે બ્લેડ અને ડાયલ એકમ તરીકે ફેરવવામાં આવે છે ફાઈન એડજસ્ટમેન્ટ નાના નર્લ્ડ હેડ પિનિઓન સાથે મેળવવામાં આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી અમે ફાઈન એડજસ્ટમેન્ટ કરવાનો પ્રયાસ કરી શકીએ અને વિગતો મેળવી શકીએ તેથી આ ફાઈન એડજસ્ટમેન્ટ નોબ્સ છેતેથી આપણે વર્નિઅર અને પ્રોટ્રેક્ટર ખૂણાની સામ્યતા જોવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રોટ્રેક્ટર ડાયલ લોક હોઇ છે વર્નીઅરમાં એવી રીતે અંતર બનાવવામાં આવે છે કે ઓછામાં ઓછી ગણતરી ડિગ્રીના 12મા ભાગ સાથે અનુરૂપ હોય છે તેથી ડિગ્રીનો 12મો ભાગ બરાબર ધારો કે તમે 60 અથવા 360 લો છો તો તમે તેનો 12મો ભાગ મેળવી શકો છો તેથી ઓછામાં ઓછી ગણતરીની ગણતરી એક મુખ્ય સ્કેલ કાપાનું મૂલ્ય ડી મૂલ્ય 1° એમ ડી મુખ્ય સ્કેલના કાપા 24 વી ડી 46 એમ ડી વર્નિયર સ્કેલના કાપા 1 વી ડી 1 12th of 23 ° તેથી પછી તે સ્પષ્ટ છે કે એક વર્નીઅર વિભાગ 23 ડિગ્રીના 12માં ભાગ બરાબર છે જેમ જેમ ડાયલ ફરે છે વર્નિઅર કાપા 5મી મિનિટથી 60મી મિનિટ સુધી જાય છે ક્રમશઃ જે મુખ્ય સ્કેલના કાપા સાથે સુસંગત થાય છે જ્યાં સુધી વર્નિઅરનો 0મો કાપો મુખ્ય સ્કેલ ઉપર 2 ડિગ્રી આગળ ફરે છે તેથી ઓછામાં ઓછી ગણતરી એ એક વર્નીઅર કાપા અને મુખ્ય સ્કેલના બે કાપા વચ્ચેનો તફાવત છે જે 112 ° અથવા 5' છે ઓછામાં ઓછી ગણતરી 2 મુખ્ય સ્કેલના કાપા એમ ડી 1 વર્નિયર સ્કેલના કાપા વી ડી ઓછામાં ઓછી ગણતરી 1 12 x 1 ° ઓછામાં ઓછી ગણતરી 1 12 x 60 ઓછામાં ઓછી ગણતરી 5' તેથી કેટલીકવાર વર્નીયર કઇ દિશામાં વાંચી રહ્યુ છે તેનું કન્ફ્યુઝન થાય છે કન્ફ્યુઝનને દૂર કરવા માટે આપણે એક સરળ નિયમનુ પાલન કરવુ જોઇએ અને તે નિયમને આપણે યાદ રાખવો જોઈએ તમે ડાયલ સ્કેલ વાંચો છો તે જ દિશામાં હંમેશા શૂન્યથી વર્નિઅર વાંચો આ પણ ખૂબ મહત્વનો મુદ્દો છે એક સરળ નિયમ આ નિયમનું પાલન કરવું પડશે તમે ડાયલ સ્કેલ વાંચશો તે જ દિશામાં હંમેશા શૂન્યથી વર્નિઅર વાંચો તો આ શૂન્ય છે આ જ દિશમાં તમે વાંચો તેથી પછી જો તમે અનુસરો છો તો ત્યાં કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં પછી ભલે તે સકારાત્મક ધન હોય કે નકારાત્મક ઋણ અને પછી તમે વિગતો મેળવવાનો પ્રયાસ કરો તેથી ખૂણા અને તેની પૂરવણી તમે અહીં જોઈ શકો છો અહીં એક વર્ક પીસ છે તેથી અહીં આધાર છે આપણે જે કંઇ પણ વિશે વાત કરી હતી તે અહીં પ્રોટ્રેક્ટર છે અને અહીં નોબ છે આ અહીં સ્લાઇડ કરવા માટે વપરાય છે અને જો આપણે આ કોણ શોધવા માંગતા હોઇએ તો આ β છે આ α છે તેથી α β 180 ° તેથી જો તમે α ને વિશેષ રૂપે શોધવા માંગતા હો તો તે બનશે α 180 °− β તેથી તમને એંગલ β મળે છે અને તમને આ જે પણ કોણ મળે છે તે સપાટ સપાટીના સંદર્ભમાં હોય છે આ ખૂણો બેવલ પ્રોટ્રેક્ટર દ્વારા માપી શકાય છે બરાબર જે કોણ સીધા વંચાય છે તે બ્લેડ થી બેઝ તરફ કાઉન્ટર ક્લોકવાઇઝ રચાય છે આપણે તે કરીએ છીએ જો સંપૂર્ણ ભાગનો કોણ ક્વોડ્રેંટ 1 અથવા ક્વોડ્રેંટ 3માં માપવામાં આવે તો ખૂણો સીધો વાંચી શકાય છે જો તે બીજી રીતે છે તો ડેટા ને રૂપાંતરિત કરવો પડશે જો વર્કપીસના કોણ ક્વોડ્રેંટ 2 અને ક્વોડ્રેંટ 4માં માપવામાં આવી રહ્યાં છે જો તમે ક્વોડ્રેન્ટ્સ 1 2 3 અને 4ને જોઇ શકો છો બરાબર આ ચાર ક્વોડ્રેન્ટ્સ છે જો વર્કપીસના ખૂણા ને 1 અથવા 3માં માપવામાં આવી રહ્યું હોય તો ખૂણો સીધો સ્કેલથી સરળતાથી વાંચી શકાય છે જો વર્કપીસના ખૂણા ક્વોડ્રેંટ 2 અથવા ક્વોડ્રેંટ 4માં માપવામાં આવે છે તો વાસ્તવિક ખૂણા તેમના પૂરકો દ્વારા આપવામાં આવે છે અહીં પણ કોણ ફક્ત બે ક્વોડ્રેંટમાં જ વાંચી શકાય છે બીજા અને ચોથા બરાબર આ ખૂણા બ્લેડ થી બેઝ સુધીઘડિયાળની દિશામાં રચાય છે તે ખૂબ ચોક્કસ ખૂણા છે પૂરક 1 અને 3 ક્વોડ્રેંટ વર્કપીસ માટે અવ્યવસ્થિત ખૂણા હોવા આવશ્યક છે તેથી જ્યારે આપણે ખસેડીશું હું કોણ દોરવાનો પ્રયત્ન કરીશ ધારો કે તમારી પાસે આના જેવું સ્કેલ છે અને પછી તમારી પાસે આ એક ખૂણા જેવું કંઈક છે બરાબર તેથી આપણે જે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે પૂરક છે તે પણ આના સંદર્ભમાં પૂરક છે બરાબર આ ખૂણો છે અને અહીં પણ ખૂણો છે આપણે સીધો માપીએ છીએ બરાબર આ બ્લેડ માટે છે જે બ્લેડમાં ફરે છે જે ઘડિયાળની દિશામાં ફરે છે માની લો જો બ્લેડ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે તો તમારી પાસે આના જેવા સ્કેલ હશે બરાબર તેથી આ એક પૂરક છે અને આ પણ એક પૂરક છે આ તે કોણ છે જેને આપણે માપીએ છીએ અને આ પણ તે ખૂણો છે જે આપણે માપીએ છીએ બરાબર તેથી આ બ્લેડ માટે છે જે ઘડિયાળની વિરૂદ્ધ દિશામાં ફેરવાય છે જો બ્લેડ ઘડિયાળની વિરૂદ્ધ દિશામાં ફરે છે તો આ રીતે આપણે પૂરક વિગત મેળવીશું તેથી 1 અને 3 ક્વોડ્રેંટમાં વર્કપીસ માટે ઓબ્યુટસ એંગલનો ઉપયોગ કરો જે આ ક્વોડ્રેંટમાં છે તેથી ઓપ્ટિકલ પ્રોટ્રેક્ટર એ યુનિવર્સલ બેવલ પ્રોટ્રેક્ટરનું એક સરળ વિસ્તરણ છે અહીં આપણે પ્રોજેક્ટેડ સ્કેલનુ વાંચન સરળતાથી કરવા માટે આઈપિસના રૂપમાં લેન્સનો ઉપયોગ કરીએ છીએ બ્લેડ ને બ્લેડ ક્લેમ્પર દ્વારા ડાયલ પર ફીટ કરવામાં આવે છે તેથી જો તમે તેને જુઓ ત્યાં કાર્યકારી ધાર છે તમે રાખી શકો છો અને એકયુટ એંગલ આ એક આધાર છે આ એક ક્લેમ્પ છે અને અહીં તમારી પાસે વાંચન જોવા માટે એક નાનું આઈપિસ છે અહીં એક બ્લેડ છે જે વર્કપીસના સંપર્કમાં આવે છે અને તે પછી આ બ્લેડ ક્લેમ્પિંગ ડિવાઇસ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લગભગ એક બેવલ પ્રોટ્રેક્ટરની જેમ ખૂબ જ સમાન છે ઓપ્ટિકલ વસ્તુ સિવાય જે દેખાય છે તેથી વર્નીઅર પ્રોટ્રેક્ટરમાં આઇપિસ વર્નીઅર સ્કેલની ઉપરની જગ્યા પર જોડાયેલ છે જે એક સાથે એક એકમ તરીકે સ્થિર ડાયલ સ્કેલ ઉપર આગળ વધે છે તેથી આઇપિસ તેને વિસ્તૃત રીતે પ્રદાન કરે છે વર્કપીસ પર એક્યુટ એંગલની સુવિધા માટે એક્યુટ એંગલને જોડવામાં આવે છે જો તમે માપવા માંગતા હો તો તમે તે કરી શકો છો બીજી વસ્તુ વાંચનને લોક કરવા માટે ક્લેમ્પ પૂરા પાડવામાં આવે છે બરાબર ત્યાં એક ક્લેમ્બ છે જે પ્રયત્ન કરવાનો પ્રયાસ કરે છે અને તે પછી તેને ફરતા અટકાવે છે તેથી તમે આંખ તરફ જુઓ અને પછી વાંચન કરવાનો પ્રયાસ કરો તેથી તમારી પાસે અહીં વર્નીઅર વાંચન હશે આગળનું ડિવાઇસ સાઈન બાર છે સાઈન બાર એ સ્લિપ ગેજીસ સાથે વપરાયેલ ચોક્સાઇ પૂર્વક ખૂણા માપવાનું સાધન છે તેથી આપણે અહીં જે કરીએ છીએ તે એક સ્લિપ ગેજ છે તેથી તમે સ્લિપ ગેજને રોલરના એક છેડે મૂકો છો તેથી મૂળભૂત રીતે તમે જે કરો છો તેને તમે ઉંચાઇ મુજબ રાખો છો અને અહીં તમે જે કરો છો તે એક સપાટ સપાટી છે હવે તમે તેને એક ઢાળ પર મૂકો છો અને પછી તમે અહીં વર્કપીસ મુકી દો પછી તેને કોઈ રીતે 0 મળે તે માટે તેને ડાયલ કરો તેથી હવે તમારી પાસે જે છે તે તમે ઉંચાઇનો અંક શોધવા પ્રયત્ન કરી શકો છો ઊંચાઈથી તમે આનુ રૂપાંતર કરી શકો છો અને કોણ શું છે તે શોધી શકો છો બરાબર તે સ્લિપ ગેજ સાથે વપરાયેલ ચોકસાઇ પૂર્વક કોણ માપવાનું સાધન છે જો તમે સ્લિપગેજનો ઉપયોગ કરતા નથી તો આ સાધનનો કોઇ મોટો ઉપયોગ થતો નથી સાઇન સિદ્ધાંતના આધારે કોણ માપવા માટે સાઇન બારનો ઉપયોગ થાય છે તેથી તમારી પાસે ટોચ સપાટ હશે આ ટોચની સપાટ સપાટી છે તમારી પાસે બે રોલરો છે આ રોલર પરિમાણો d તરીકે આપવામાં આવે છે અને ફ્લેટ સપાટીની ટોચ પરના માથાથી રોલરનું કેન્દ્ર વચ્ચેનનું અંતર h છે અને બે રોલરો વચ્ચે અંતર એલ છે આવશ્યક કોણ પ્રાપ્ત થાય છે જ્યારે બે રોલરો વચ્ચેની ઊંચાઈનો તફાવત એ કોણના સાઈન ગુણ્યા રોલરના કેન્દ્રો વચ્ચેના અંતર જેટલો હોય છે તેથી સાઇન બારની ઉપરની સપાટી અને સરફેસ પ્લેટ વચ્ચે સાઇનનો કોણ θ રચાય છે જે આધાર છે અને આ રીતે તેનું મુલ્ય અપાય છે sin θ h L જ્યાં h રોલરો વચ્ચે ઊંચાઈ નો તફાવત L રોલરો વચ્ચેનું અંતર તેથી આપણે એ કહવા માંગીએ છીએ કે અમે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તમારી પાસે ફ્લેટ છે પછી તમારી પાસે કોઇક પદાર્થ છે બરાબર અને તમારી પાસે રોલર છે બીજી રીતે તમારી પાસે ગોળ આ છે તમારી પાસે અહીં એક વધુ રોલર છે બરાબર તો આ અંતર L બરાબર છે અને તેને એક સ્લિપ ગેજ પર રીસેટ કરી રહ્યા છીએ આ ઉંચાઇ h નો સ્લિપ ગેજ છે રાઈટ ઉંચાઇ h બરાબર અને જો તમે આ કોણ શોધવા માંગતા હો તો તેને A તરીકે બોલાવીશ તેથી જ્યારે sinθ અથવા Aθ તે h ની બરાબર થાય જ્યાં h તે બીજું કંઈ નહીં પરંતુ રોલરો વચ્ચેની ઊંચાઈનો તફાવત છે બરાબર અને L તે રોલરો વચ્ચેનું અંતર છે તો આ અગત્યની વસ્તુ છે જેને સાઇનનો કોણ θ તરીકે કહેવામાં આવે છે બરાબર આ મેં અગાઉની સ્લાઇડમાં કહ્યું હતું જે સાઈન સિદ્ધાંત પર કાર્ય કરે છે તો આ સાઈન છે તો sinθ તે h ભાગ્યા L ના જેટલું છે બરાબર તેથી Lsinθ તે હંમેશા h ની જેટલું હોય છે તેથી હવે શું થશે કે તમે જાણો છો કે આ ફ્લેટ પ્લેટ છે તેથી આની સાથે આપણે h ને શોધવાનો પ્રયત્ન કરી શકીએ ઊંચાઈ તે બીજું કંઈ નહીં પરંતુ L ગુણ્યા sinθ છે h L × sin θ જ્યાં h રોલરો વચ્ચે ઊંચાઈ નો તફાવત L રોલરો વચ્ચેનું અંતર સાઈન ગેજ ને ઉંચાઇ h સુધી બનાવીને અને સ્લિપ ગેજની ટોચ પર એક રોલર સાથે સરફેસ પ્લેટ પર સાઇન બાર મૂકીને ઉપલી સપાટીને સરફેસ પ્લેટને ધ્યાનમાં રાખીને ઇચ્છિત ખૂણા પર સેટ કરી શકાય છે તેથી અહીં આપણે જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે છે કે આપણે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ 1 2 છે 3 પણ હોઈ શકે છે 4 પણ હોઈ શકે છે બરાબર સારુ તો તમારી પાસે અહીં એક વધુ રોલર છે તો ધારો કે આ એક 100 મિલી મીટર છે બરાબર અને તે આર્કચાપ ને અનુસરે છે બરાબર તેથી આ 60 ડિગ્રી છે આ 45 ડિગ્રી સોરી આ 30 ડિગ્રી છે અને આ 60 ડિગ્રી છે તેથી જો તમે જોશો તો ઉંચાઇ તે 50 હશે તે જ વસ્તુ 70 71 હશે અને જો તમે આ ઉંચાઇને છોડવાનો પ્રયાસ કરો છો તો આ 86 6 મિલી મીટર હશે તેથી વિવિધ ઉંચાઇ માટે તમે અહીં જોઈ શકો છો જ્યારે ઉંચાઇ h નો સ્લિપગેજ બનાવવા પ્રયત્ન કરો છો સ્લિપ ગેજની ટોચ પર એક રોલર સાથે સપાટી પ્લેટ પર સાઇન બાર મૂકીને ઉપલી સપાટીને ઇચ્છિત ખૂણા પર સેટ કરી શકાય છે તેથી સરફેસ પ્લેટને લગતા આ ખૂણા છે તેથી સરફેસ પ્લેટને લગતા આ ખૂણા છે તેથી સિલિન્ડરો વચ્ચે કોઈ માપનની જરૂર નથી કારણ કે આ એક જાણીતી લંબાઈ છે કોઈ માપનની જરૂર નથી કારણ કે તે એક જાણીતી લંબાઈ છે તેથી આ તે છે જે આપણને આપવામાં આવે છે તેથી 100 મિલિમીટર તેથી અંતર 100 મિલીમીટર છે તમે સતત વધારી શકો છો તેથી તમે જુદા જુદા માપન માટે શું તફાવત મેળવો છો તે જોશો તેથી સાઇનબારનો ફાયદો શું છે સાઇન બાર તે ફાયદાકારક છે તે ખૂબ જ ચોક્કસ અને સચોટ છે તેની રચના અને બનાવટ ખૂબ જ સરળ છે તેની ઉપલબ્ધતા ખૂબ જ ઊંચી છે કોણમાં વધારા સાથે અચોક્કસ બને છે તે ગેરફાયદો છે તેથી જ્યારે તે 60 અથવા 80 કરતા વધારે વધે છે ત્યારે તે ખૂબ મુશ્કેલ બને છે તેથી સ્લિપ ગેજનું હેન્ડલિંગ અને સ્થિતિ કેટલીકવાર મુશ્કેલ હોઈ શકે છે પછી ફિક્સિંગ સ્થિતિમાં રાખવામાં મદદ કરવા માટે ખૂબ જ કંટાળાજનક હોય છે થોડી ભૂલ મોટી કોણીય ભૂલનું કારણ બની શકે છે તો ચાલો હવે આપણે આ દિશામાં આ એક આંકડાકીય પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરીએ જેમ કે આપણે સાઈન બારમાં હલ કરવા માટે આંકડાકીય પ્રયાસ કરી શકીએ જો સાઈન બારની લંબાઈ 100 મિલીમીટર છે અને કોણ 14 ડિગ્રી વિકસિત થઇ રહ્યો છે M25 સ્લિપના સેટનો ઉપયોગ કરીને સ્લિપ ગેજની ઉંચાઇ અને સ્લિપનું કદ નક્કી કરો આપણે તેનો અભ્યાસ કર્યો છે તેથી આપેલ ડેટા જે આપેલ માહિતી θ છે તે 14 ડિગ્રીની બરાબર છે અને પછી L રોલરો વચ્ચેની લંબાઈ 100 મિલીમીટર છે તેથી તેઓ શું પૂછે છે તેઓ h શું છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે આપેલ ડેટા θ14 ° L100 mm આપણે જાણીએ છીએ કે sin θ h L h L × sin θ h 100 × sin 14 h 100 × 0 2419 h 24 19 mm તો સૂત્ર શું છે sinθ તે h ભાગ્યા L ની જેટલું છે L આપેલ છે તો આપણે જાણીએ છીએ કે h તે L ગુણ્યા sinθની બરાબર છે તેથી h એ કશું જ નથી પરંતુ 100 sin14 ડિગ્રી છે તેથી આ કંઈ નથી પરંતુ 100 ગુણ્યા 0 241 જેવું કંઈક છે તેથી તે 24 1 19 છે તેથી 19 મીલીમીટર આ h હશે બરાબર તેથી સાઇન સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તે સીધુ જ સૂત્ર છે તેથી આ સાઈન બારની લંબાઈ નિશ્ચિત છે તેથી ફક્ત આ L અને આ h પ્રશ્ને પ્રશ્ને બદલાતા રહે છે સાઈન સેન્ટર કેન્દ્રો વચ્ચે રાખવામાં આવેલા શંકુ વર્ક પીસના કોણને માપવા માટે એક સાધન પ્રદાન કરે છે તેથી આ સાઈન સેન્ટર છે તેથી ત્યાં બે સેન્ટર છે બે લાઈવ સેન્ટર અને બે ડેડ સેન્ટર તેથી તમે સેન્ટર વચ્ચે મુકેલા શંકુ વર્કપીસને માપવાનો પ્રયાસ કરી શકો છો રોલરોમાંથી એક તેની ધરી ઉપર કેન્દ્રિત કરેલ છે ત્યાં અન્ય રોલરને ઉભા કરીને સાઈન બારને એક ખૂણા પર સેટ કરવાની મંજૂરી આપે છે તેથી આ રોલર તમે તેને ઉપાડી શકો છો અને પછી તમે કરી શકો છો તેથી આ રોલર તમે તેને ઉપાડી શકો છો અને પછી તમે તે કરી શકો છો આ સાઈન સેન્ટરના પાયામાં ઉચ્ચ કક્ષાની ફ્લેટનેસ હોય છે સ્લિપ ગેજને દબાવીને અને તેના પર સાઇન બારને જરૂરી ખૂણા પર મૂકવામાં આવે છે ડાયલ ગેજને સ્ટેન્ડ જોડે ફીટ કરી શંકુ વર્કપીસ સામે સેટ કરેલું છે સાઇન બારને ખૂણા પર એવી રીતે સેટ કરવામાં આવે છે કે જ્યારે ડાયલ ગેજ વર્કપીસના એક છેડેથી બીજા છેડે ફરે છે ત્યારે તે કોઈ વિચલનની નોંધણી કરતું નથી ફરીથી સરળ નિયમ લાગુ કરીને કોણ નિર્ધારીત કરવામાં આવે છે તેથી અમે જે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે તમારી પાસે સાઈન બાર હશે અને અહીં તમારી પાસે એચ હશે તેથી આ સ્લિપ ગેજ સિવાય કંઈ નથી તો અહીં તમારી પાસે આ હશે બરાબર પછી તમે આ શંકુને મૂકવાનો પ્રયત્ન કરશો તેથી આ કેન્દ્રો વચ્ચે છે આ એક શંકુ વર્કપીસછે તેથી જો તમે પાછા જાઓ છો તો તમે જોઈ શકો છો સાઇન સેન્ટરનો આધાર ઉચ્ચ કક્ષાની ફ્લેટનેસ ધરાવે છે ડાયલ ગેજને સ્ટેન્ડ જોડે ફીટ કરી શંકુ વર્કપીસ સામે સેટ કરેલું છે તમે અહીં ડાયલ સેટ કરશો સાઇન બારને ખૂણા પર એવી રીતે સેટ કરવામાં આવે છે કે જ્યારે ડાયલ ગેજ વર્કપીસના એક છેડેથી બીજા છેડે ફરે છે ત્યારે તે કોઈ વિચલનની નોંધણી કરતું નથી તેથી પછી તમે શું કરશો તે સાઇન નિયમ લાગુ કરીને કોણ નક્કી કરવામાં આવે છે તેથી હવે તમે ડાયલ ગેજ મૂકો તેને અહીં અને ત્યાં ખસેડો અને પછી આ ઉચાઇનો કોણ શું છે તે શોધવાનો પ્રયાસ કરો આગળનું એક કોણ માપન છે જેને ફીલર ગેજ કહેવામાં આવે છે તેથી આપણી પાસે જે કોણ માપન છે તે ઉચ્ચ ગ્રેડનું ઘસારા પ્રતિરોધક સ્ટીલથી બનેલું હોય છે સ્લિપ ગેજીસના સિદ્ધાંત પર કાર્ય કરે છે તેથી તમે સ્લિપ ગેજ જેવા સમાન ખ્યાલનો ઉપયોગ કરીને કોણને માપવાનો પ્રયાસ કરી શકો છો તમે ઉમેરવાનું ચાલુ રાખો અને પછી વર્કપીસ દ્વારા સૂચિત કોણ શું છે તે શોધવાનો પ્રયાસ કરો તેથી એંગલ ગેજ ઇચ્છિત કોણ બનાવવા માટે આ એકસાથે જોડેલ હોઈ શકે છે તેમને બે મોટા ખૂણા વચ્ચેના તફાવત તરીકે નાના કોણ બનાવવા માટે બાદબાકી કરી શકાય છે તેથી તેઓ શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તે છે કે તમારી પાસે એક બ્લોક હોઈ શકે છે બરાબર અને પછી તમે એમ કરી શકો છો આ આખી વસ્તુ હવે 35 ડિગ્રી હશે તેથી આ 30 ડિગ્રી બ્લોક છે અને આ 5 ડિગ્રી બ્લોક અથવા સ્લિપ ગેજ છે આપણે જે કંઇ વિશે વાત કરી રહ્યા છીએ ધારો કે તમે આ 5 ડિગ્રીનો ઉમેરો તમારી પાસે કરવા માંગતા હો બીજો રસ્તો એ છે કે તમારી પાસે 20 હોઈ શકે છે ફક્ત એક ઉદાહરણ આપવા આ ફરીથી 30 ડિગ્રી બ્લોક છે અને પછી તમે શું કરો છો તે તમે વિપરીત દિશામાં જવાનો પ્રયાસ કરો છો અને પછી તમે અહીં પ્રયાસ કરો છો કે અહીં તે કોણ શું હશે માત્ર 25 ડિગ્રી છે તો આ પણ 5 ડિગ્રી બ્લોક છે તેથી અહીં તમે જુઓ આ જાડું છે અને અહીં તે પાતળું છે તેથી આ એક ઉમેરો છે તેથી અહીં તે પાતળું છે અને અહીં તે જાડું હશે તે બાદબાકી છે તેથી તમે બ્લોક્સ ઉમેરી શકો છો તમે બાદબાકી કરી શકો છો બેઝ એંગલથી કોણ અવરોધિત થાય છે અને પછી તમે માપ માટે વિવિધ એન્ગલ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી શકો છો ફરીથી અહીં આપણે કોણ રચવા માટે રિંગિંગના નિયમનો ઉપયોગ કરીએ છીએ પ્રથમ દૃષ્ટિએ થોડા બ્લોક્સવાળા સેંકડો હજારો ખૂણાઓનું માપન કરવું અશક્ય છે પરંતુ આ બ્લોક્સને ઉમેરવાથી અને બાદબાકી કરી તે શક્ય બનાવી શકાય છે સ્લિપ ગેજની જેમ વિવિધ સંયોજનોમાં એંગલ બ્લોક્સ એકસાથે જોડાયેલ હોઈ શકે છે દરેક એન્ગલ બ્લોક નો એક છેડો વત્તા અંકિત થયેલ છે જ્યારે વિરુદ્ધ માઇનસ અંકિત થયેલ છે તેથી તમારી પાસે ટેપર હશે બરાબર તેઓ એવી રીતે ડિઝાઇન કરેલા છે કે તેઓ વત્તા અથવા ઓછાની સ્થિતિમાં જોડાઈ શકે છે તેથી તમારી પાસે વત્તા અને ઓછા હોઈ શકે છે તેથી તમારી પાસે ઓછા અને વત્તા હોઈ શકે છે તેથી તે બાદબાકી કરે છે અને કોણ પેદા કરે છે બે સાંકડા છેડા સાથે હોય તો વૈયક્તિક કોણનો સરવાળો આપે છે અને સાંકડા છેડા એકબીજાથી વિરૂદ્ધ આવેલ હોય તો કોણની બાદબાકી આપે છે તેથી આ આપણે અહીં જોયું છે તેથી તે સરવાળો પણ થઇ શકે છે તેની બાદબાકી પણ થઇ શકે છે તેથી આમ આપેલ 0 થી 90 ડિગ્રી 59 મિનિટ 59 સેકંડમાં તમે સેકંડના પગલામાં મેળવી શકો છો તેથી અહીં આપણે શું કરીએ છીએ કે આપણે 45 ડિગ્રી લેવાનો પ્રયત્ન કરીએ છીએ ખરું તો ચાલો ધારી લઈએ કે આ પોઝિટિવ છે અને પછી નિર્દેશક ચિન્હ આ તરફ છે તેથી આ નેગેટીવ છે તેથી 45 ઓછા 3 જે 42 તરફ દોરી જાય છે અને પછી અહીં આપણે 30 ડિગ્રી 30 મિનિટ લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી આપણે 5 મિનિટ પણ લઈએ છીએ બંને એક જ દિશામાં હોય છે તેથી અમને 35 મળે છે અને પછી આપણે 20 મિનિટ પણ લઈએ છીએ તેથી આ ત્યાં છે તેથી તે 42 ડિગ્રી 35 મિનિટ અને 20 સેકંડ છે જે વિવિધ ખૂણાઓના સંયોજન દ્વારા વિકસિત થઈ શકે છે દિશા તરફ ધ્યાન આપતા આપણે ઉમેરો અથવા બાદબાકી કરીએ છીએ તેથી જ તેને એંગલ ગેજીસનું સંયોજન કહેવામાં આવે છે તેથી એપ્લિકેશન તે એન્જિનિયરિંગ ઉદ્યોગમાં બે સપાટી વચ્ચેના કોણનું ઝડપી માપન આપે છે એંગલ કે જેનો વારંવાર ઉપયોગ એ તપાસવા માટે છે કે કમ્પોનન્ટ તેના ઓફ એંગલના ટોલોરન્સમાં છે કે નહીં 90 ડિગ્રીથી વધુના કોણના માપન માટે L સ્ક્વેર જેવા ચોકસાઇવાળા ચોરસનો ઉપયોગ થાય છે જેથી ખૂણાઓ સાથે તે જ છે તો આપણે અહીં એક સંયોજન બતાવ્યું તે આ છે બરાબર તો સંયોજનો સાથે આનો ઉપયોગ તમે વિવિધ કોણ પેદા કરવા માટે કરી શકો છો બરાબર સાઈન બાર્સ કરતા કોણ વધુ સચોટ છે સાઈન બાર્સ કરતા આ ખૂણા વધુ સચોટ છે કારણ કે સાઇન બારમાં ત્રિકોણમિતિ સૂત્રો શામેલ છે તેથી અહીં તે બતાવવામાં આવ્યું નથી અને સાઇન બારની તુલનામાં એંગલ ગેજ સાથે એંગલ સેટ કરવાની પ્રક્રિયા ઓછી જટિલ છે તો ચાલો આપણે આને એક પ્રશ્નના રૂપમાં લઈએ નીચે આપેલા પ્રમાણભૂત એંગલ ગેજની સહાયથી 39° 9' 15" નો કોણ માપ્યો છે તેથી તે 1° 3° 9° 27° અને 41° છે આપણે 33° કરવો છે તેથી શક્યતા ઓ શું છે 33° તે 27° વત્તા 3° વત્તા 1° દ્વારા પેદા કરી શકાય છે તેથી તે વત્તા 3° વત્તા 1° આવતો નથી તે 33° પર આવતો નથી તેથી આગામી સંયોજન 33° છે અમે તેને 27° વત્તા 9° તરીકે લેવાનો પ્રયાસ કરી શકીએ છીએ તેથી 27° વત્તા 9° તે 36° છે 36° ઓછા 3° એ એક સંભાવના છે ૨7° વત્તા 9° ઓછા 6° એ એક શક્યતા છે જે આપણે કરી શકીએ તો ચાલો આપણે તે કરીએ તેથી આપણે જે કર્યું છે તો આપણે ફ્લેટ પ્લેટ લઈએ છીએ તેથી પહેલા આપણે 27° બનાવવાનો પ્રયત્ન કરીએ તેથી આ 27° છે ચાલો આપણે આ બનાવીએ અને પછી 9° છે તમે 9° બનાવો છો ફરીથી આ દિશામાં તેથી આપણે માઇનસ 3° સેટ કરીએ છીએ તેથી આપણે અહીં 3° મૂકીએ છીએ તેથી 3° આ બાદબાકી છે તેથી આપણે જે કર્યું છે તે આપણ ને આ 33° મળી ગયું છે 33° ≠ 27° 3°1° 33°27°9°−3° 9' 9' 15" 18" - 3" હવે હવે પછીની વસ્તુ 9' તમે ઇચ્છો છો તેથી 9' સીધા તમારી પાસે 9' છે તેથી હું અહીં 9' ઉમેરું છું તેથી હું આ દિશામાં 9' ઉમેરું છું તેથી સીધા 9' મળે છે તેથી કોઈ સમસ્યા નથી અને પછી મારે 15ની જરૂર છે હું શું કરી શકું તે હું તેને 18 ઓછા 3 તરીકે મેળવી શકું છું હું તે કરી શકું છું તેથી હું તે જ દિશામાં 18 ઉમેરીશ અને પછી હું આ દિશામાં 3 બાદબાકી કરીશ તેથી હવે મને જે કોણ મળે છે તે 33° 9' 15" છે તેથી આ વધારો છે અને તમે જોઈ શકો છો કે આ બાદબાકી છે તમે મેળવવાનો પ્રયાસ કરો અને આ રીતે જવાબ મળે બરાબર છે ત્યાર બાદ આપણે સ્પીરીટ લેવલ પર જઈએ છીએ સ્પીરીટ લેવલ એ એક મૂળભૂત બબલ વાળુ સાધન છે સ્પિરિટ લેવલ જેમ તમે જાણો છો એક કોણ માપવાનું ઉપકરણ છે જેમાં બબલ હંમેશાં ફરતો રહે છે તેથી તે કંઈક આ છે તમારી પાસે એક બબલ છે બરાબર તમારી પાસે કાપા છે તેથી આ એક બબલ છે જે ફરે છે અને અહીં ગ્રેજ્યુએશન ગ્લાસ ટ્યુબ છે તેથી સ્પીરીટ જેમ તમે જાણો છો એક કોણીય માપન ઉપકરણ છે જેમાં બબલ હંમેશા કાચની શીશીના ઉચ્ચતમ સ્થાને જાય છે આધારને રેફરન્સ પ્લેન કહેવામાં આવે છે તેથી આ રેફરન્સ પ્લેન છે તે મશીન ભાગ પર બેસાડેલુ છે જેનાથી સમતલતા સરળ છે કે નહી તે નક્કી કરી શકાય છે તેથી કદાચ તે અહીં ઉપર આવી શકે બરાબર તેથી તે થઈ શકે જ્યારે આધાર આડો હોય ત્યારે બબલ માપાંકિત કરેલ સ્કેલની મધ્યમાં હોય છે સ્પિરિટ લેવલનું પ્રદર્શન બબલ અને બે સંદર્ભો વચ્ચે ભૌમિતિક સંબંધ દ્વારા સંચાલિત થાય છે તેથી આ વિવિધ સ્પિરિટ લેવલ છે જે આજે બજારમાં ઉપલબ્ધ છે તેથી પ્રથમ સ્પિરિટ લેવલ પ્રથમ સંદર્ભ એ ગુરુત્વાકર્ષણની અસર છે અને બીજો એક વાચનમાં બબલ ની વિરુદ્ધ સ્કેલ છે બીજું એક વાંચનમાં બબલ સામે સ્કેલ છે તેથી પહેલા આપણે તેને સપાટ સપાટી સામે મૂકવાનો પ્રયાસ કરીએ કોણ માપીએ અને પછી વાંચન કરવાનો પ્રયાસ કરીએ ક્લિનોમીટર એ સ્પિરિટ લેવલનો એક ખાસ કેસ છે કારણ કે સામાન્ય રીતે સ્પિરિટ લેવલમાં શુ થાય છે તમે હંમેશા નાના કોણ રાખવાનો પ્રયત્ન કરશો તેથી આના જેવું કંઈક હશે અને આ 0 બિંદુ હશે અને અહીં હોઈ શકે છે તમારી પાસે મહત્તમ 10 ડિગ્રી હશે અને આ બાજુ તમારી પાસે 10 ડિગ્રી હશે આ તમારી પાસે મહત્તમ કાપા છે જો તમે ખૂબ મોટા વિસ્તારને માપવા માંગતા હો તો તમે સ્પિરિટ લેવલનો ઉપયોગ કરી શકતા નથી તેથી આ ક્લિનોમીટર છે જેમાં ફ્રેમ પર ગોઠવેલ લેવલનો સમાવેશ થાય છે જેથી ફ્રેમ આડા સંદર્ભને ધ્યાનમાં રાખીને કોઈ પણ ઇચ્છિત કોણ મેળવી શકે તેથી અહીં ચોક્સાઈ 1 મિનિટ સુધી જઈ શકે છે તેથી તેનો ઉપયોગ સપાટીઓ સીધી અને સમતલ છે કે નહી તે નક્કી કરવા માટે થાય છે તેઓ જિગ બોરિંગ મશીનોના વળી શકે તેવા ટેબલને સેટ કરવા અને મશીનિંગ માટે સરફેસ ગ્રાઇન્ડીંગ પર કોણીય પદાર્થ સેટ કરવા માટે વપરાય છે તેથી આપણે આ ક્લિનોમીટરનો ઉપયોગ કરીએ છીએ તે તમે તે જોઈ શકો છો તેથી અહીં આપણે તમારા બેવલ પ્રોટ્રેક્ટરની જેમ કોણને બદલવાનો પ્રયાસ કરી શકીએ છીએ અહીં એક ખૂણો છે અને અહીં પેટા વિભાગ છે તેથી તમે આધાર કોણ મેળવવાનો પ્રયાસ કરી શકો છો અને પછી મિનિટ વાંચીને તમે વાંચન અહીંથી મેળવી શકો છો તેથી મોટા કોણ માટે આ વધુ ચોક્કસાઇવાળું છે માટે આપણે આ ક્લિનોમીટરનો ઉપયોગ કરીએ છીએ ચર્ચાનો આગળનો વિષય ઓટોકોલીમેટર બનશે તેથી ઓટોકોલીમેટર એક ઓપ્ટિકલ સાધન છે જેનો ઉપયોગ નાના ખૂણાઓને ખૂબ સૂક્ષ્મ ચોક્સાઇથી માપવા માટે કરવામાં આવે છે હમણાં સુધી અમે જે માપી રહ્યા હતા તે તે ડિગ્રીને માપી રહ્યા હતા પછી આપણે મિનિટ પર ગયા અને પછી આપણે સેક્ન્ડ વિશે વાત કરી રહ્યા છીએ તેથી જો તમે સેકન્ડ સ્તર અને મિનિટ સ્તરમાં વધુ સંવેદનશીલ બનવા માંગતા હો તો આપણે હંમેશાં ઓટોકોલીમેટરનો ઉપયોગ કરીએ છીએ ઓટોકોલીમેટર ચોક્સાઇપૂર્વકની ગોઠવણી કોણીય મુવમેન્ટનો ઘટાડો કોણના ધારાધોરણોની ચકાસણી અને લાંબાગાળા સુધી કોણીય મોનિટરિંગ સહિત ખૂબ જ બહોળી ઉપયોગિતા ધરાવે છે તેથી જ્યારે હું ઓટોકોલીમેટર કહું છું જે ક્ષણે હું કોલિમેટ કહું છું તો પછી તે પ્રકાશ હોવો જોઈએ તેથી ઓટોકોલીમેટરમાં આપણે કોલિમેટેડ પ્રકાશનો બીમ વાપરીએ છીએ પ્રતિબિંબનો ઉપયોગ થાય છે તો આ એક ઓટોકોલીમેટર છે તેથી આપણે શું કરીએ છીએ કે આપણે લાઇટ્સને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરીએ આ બીમ સ્પ્લિટર છે તેથી તે પદાર્થ પર અથવા સંદર્ભ પર ભટકાય છે અને પછી આ પાછો પ્રક્ષેપિત થાય છે તેને ફરીથી ઉત્પન્ન આવે છે અને પછી આપણે તેને આઈપિસ દ્વારા જોઈએ છીએ તેથી આ પ્રકાશ છે આઈપિસમાં તમારી પાસે જે છે તે આઈપિસ પહેલાનું છે આપણી પાસે ક્રોસ વાયર છે અને તે પછી આ એક પ્રોજેક્ટર છે અને આ એક પરાવર્તક છે તેથી પ્રકાશ અહીંથી આવે છે બીમ સ્પ્લિટર પર જાય છે તે પ્રકાશને વિભાજીત કરે છે અને તેનો અડધો ભાગ આ રસ્તે જાય છે અને તે સપાટી પર અથડાવવાનો પ્રયાસ કરે છે અને પછી તે પાછો આવે છે તેને ફરીથી ઉત્પન્ન કરવામાં આવે છે અને તમે તેને આઈપિસ પર જોઈ શકો છો અને પછી તેને આઈપિસની બાજુમાં પછીથી પણ જોઈ શકો છો તેથી અહીં તમારી પાસે ક્રોસ વાયર છે જે દેખાય છે તેથી જો તમે તેને ખૂબ જ સ્પષ્ટ રીતે જુઓ તો તમે જોશો કે y કેન્દ્રથી ખૂણામાં વિસ્થાપિત થઈ રહ્યો છે અને y આ વિસ્થાપન છે આ વિસ્થાપન સંદર્ભ પ્લેટ અથવા અરીસાને કારણે છે જે વર્કપીસ પર રાખવામાં આવે છે તે આ વર્કપીસ છે તેથી આ એક ખૂણા પર છે તેથી પરાવર્તન થાય છે તેથી એક વિસ્થાપન છે તેથી આ ∆y છે જેનો ઉપયોગ વિસ્થાપનની દ્રષ્ટિએ કોણને માપવા માટે થાય છે આપણે તેનો પ્રયાસ કરી શકીએ છીએ તેથી ઓટોકોલીમેટરનો ઉપયોગ કરીને ખૂબ નાના ખૂણાને માપી શકાય છે રીફ્લેકટરનો બાહ્ય પ્રતિબિંબીત બીમના તમામ ભાગોને ઇન્સ્ટ્રુમેન્ટમાં પાછું પરાવર્તિત કરે છે બિમ જ્યા ફોકસ થયુ છે ત ફોટો ડિટેક્ટર દ્વારા શોધી કાઢવામાં આવે છે ઓટોકોલીમેટર ઉત્સર્જિત બીમ અને પરાવર્તિત બીમ વચ્ચેના વિચલનને માપે છે કોણ માપવા માટે ઓટોકોલીમેટરના લાઇટ્સના ઉપયોગને કારણે આપણે તેને ખૂબ લાંબા અંતર માટે ચકાસી શકીએ છીએ અને આઉટપુટ મેળવવાનો પ્રયાસ કરી શકીએ છીએ ખુબ ખુબ આભાર